આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને અહીં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સનો ઉપયોગ જોઈશું તેથી ત્યાં સુધી આપણે અગાઉના લેકચરોમાં જે શીખી રહ્યા હતા તે ઓપરેશનલ એમ્પ્લીફાયરની લાક્ષણિકતાઓ હતી તેથી જ્યારે આપણે લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ છીએ આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની ઘણી લાક્ષણિકતાઓ જોઈ છે જેમાં તેના ઇનપુટ ઈમ્પેડન્સ તેના આઉટપુટ ઈમ્પેડન્સ અને હાઈ ગેઇનનો સમાવેશ થાય છે અને પછી આપણે જોયું કે ઓફસેટ વોલ્ટેજ કેવી રીતે કાર્યમાં આવે છે ઇનપુટ બાયસ કરંટ શું છે અને પછી આપણે જોયું કે CMRR કેવી રીતે કાર્યમાં આવે છે અને CMRR બરાબર શું છે અને CMRR કેવી રીતે ખૂબ હાઈ હોઈ શકે અમારા ઇચ્છિત મૂલ્યનું વાસ્તવિક આઉટપુટ વોલ્ટેજ મેળવવા માટે કેવી રીતે ઉપયોગી છે અને જો CMRR અત્યંત હાઈ હોય તો આપણે સામાન્ય મોડ વોલ્ટેજને કેવી રીતે ઘટાડી શકીએ તેનું ઉદાહરણ પણ આપણે જોયું છે આપણે એ પણ જોયું છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને ઓફસેટની અસરને રદ કરવા માટે આપણે કયા પ્રકારની સર્કિટનો ઉપયોગ કરી શકીએ આપણે કેવી રીતે ઓફસેટની ભરપાઈ કરી શકીએ જેથી આપણું આઉટપુટ વોલ્ટેજ શૂન્ય હોય આનો અર્થ એ છે કે જ્યારે આપણે બંને ટર્મિનલ ઉપર ગ્રાઉન્ડ લાગુ કરીએ છીએ ત્યારે આઉટપુટ 0 હોવું જોઈએ તો આપણે શું કરી શકીએ તેથી આપણે સર્કિટ જોઈ છે જે આપણે ટર્મિનલ 1 અને ટર્મિનલ 5 વચ્ચે જોડી શકીએ છીએ એક પોટેન્શિયોમીટર અને પોટેન્શિયોમીટરનું મૂલ્ય બદલીને આપણે આઉટપુટ વોલ્ટેજ 0 ની બરાબર કરી શકીશું પછી આપણે ઇનપુટ બાયસ કરંટ ઇનપુટ ઓફસેટ કરંટની ઇનપુટ અસર પણ જોઈ અને મૂલ્યોને જોતાં આપણે ઇનપુટ ઓફસેટ અને ઇનપુટ બાયસ કરંટ કેવી રીતે નક્કી કરી શકીએ અથવા જ્યારે તમને ઇનપુટ કરંટ આપવામાં આવે ત્યાર પછી તમે તે મૂલ્યો કેવી રીતે નક્કી કરી શકો તે આપણે સમજી ગયા છીએ અને વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ વિશે પણ જોયું છે આપણે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડનો ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ પણ જોયો છે હવે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જે આપણી મૂળભૂત બાબતો છે આપણે ઓપ એમ્પનો ઉપયોગ કરીને વિવિધ કામગીરી કેવી રીતે અમલમાં મૂકી શકીએ તે આજના લેકચરનો વિચાર છે તેથી આ લેકચર અમારું 10 મું લેકચર છે અને તે અનેક મોડ્યુલોમાં વહેંચાયેલું છે તેથી ઓપ એમ્પની સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે તે સમજવામાં તમને મદદ કરશે તેથી જ્યારે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરની સર્કિટ વિશે વાત કરો છો ત્યારે આપણે શું જોયું છે આપણે જોયું છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની સર્કિટની ગોઠવણીમાં યુનિટી ગેઇન એમ્પ્લીફાયર અથવા યુનિટી ગેઇન બફરથી શરૂ થતી વિવિધ એપ્લિકેશનો શામેલ છે પછી આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જોયું છે પછી આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જોઈશું પછી આપણે સમિંગ એમ્પ્લીફાયર જોઈશું આપણે ઇન્ટિગ્રેટર જોઈશું આપણે ડિફરન્શિયેટર જોઈશું અને એટલું જ નહીં કે આપણે ફિલ્ટર્સ પણ જોઈશું તેથી અમારું આગલું લેકચર ફિલ્ટર્સ માટે શામેલ કરવામાં આવશે આ ચોક્કસ લેકચર માટે આપણે નીચે મુજબ જોઈશું પ્રથમ એમ્પ્લીફાયર્સ જોઈશું આપણે કેટલીક સમસ્યાઓ લઈશું અને આપણે તેને હલ કરવાનો પ્રયાસ કરીશું તેથી આપણે સમજીએ છીએ કે આપણે ઓપરેશન એમ્પ્લીફાયર આધારિત સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી ત્યાં ઘણા પ્રકારની સર્કિટ છે આપણે પહેલા તેને સમજવાનું શરૂ કરવું જોઈએ જે વોલ્ટેજ ફોલોઅર સર્કિટ છે તેથી જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે જે જોયું છે તે નોન ઇન્વર્ટીંગ ગોઠવણી ઉપર આધારિત યુનિટી ગેઇન બફર છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જો આપણે નોન ઇન્વર્ટીંગ ઇનપુટ ઉપર વોલ્ટેજ લાગુ કરીએ અને જો આપણે ઇન્વર્ટીંગ ઉપર ફીડબેક લાગુ કરીએ તો આઉટપુટ અહીં ઇન્વર્ટીંગનો ફીડબેક છે નોન ઇન્વર્ટીંગ રૂઉપરેખાંકનના આધારે આ આપણું યુનિટી ગેઇન બફર બની જાય છે કારણ કે આપણે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર ઉપર વોલ્ટેજ લાગુ કરી રહ્યા છીએ આપણે આ એપ્લિકેશન અગાઉ પણ જોઈ છે તેથી જો હું સમકક્ષ વોલ્ટેજ એમ્પ્લીફાયર મોડેલ બનાવું તો પછી હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું તમે જોઈ શકો છો કે વોલ્ટેજ ફોલોઅરના ઇનપુટનો પ્રતિકાર અનંત છે આઉટપુટનો પ્રતિકાર 0 છે સૂચિત એમ્પ્લીફાયરના વોલ્ટેજ ગેઇનને યુનિટી ગેઇન કહેવામાં આવે છે યુનિટી ગેઇન એટલે શું ગેઇન 1 છે તેથી આપણે 1 જેટલો ગેઇન મેળવવો પડશે આપણી પાસે 1 જેટલો એવો વોલ્ટેજ ગેઇન છે સોર્સ અથવા લોડને ધ્યાનમાં લીધા વિના ક્લોઝ લૂપ ગેઇન યુનિટી છે તેથી આ અમારું સૂચિત એમ્પ્લીફાયર છે ઓછા ઇનપુટ ઇમ્પેડન્સ લોડ સાથે હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ સાથે સોર્સને જોડવા માટે તેનો ઉપયોગ બફર વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે પણ થાય છે શા માટે કારણ કે સૂચિત એમ્પ્લીફાયરમાં હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ છે અને તેમાં ઓછો આઉટપુટ ઈમ્પેડન્સ છે તેનો અર્થ એ છે કે તે સોર્સ સાથે જોડાઈ શકે છે ધારો કે આ સોર્સ છે જે અત્યંત હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ ધરાવે છે પછી આપણે યુનિટી ગેઇન એમ્પ્લીફાયરને જોડી શકીએ અને લોડમાં અત્યંત ઓછો આઉટપુટ અવરોધ હશે પછી આપણે યુનિટી ગેઇન એમ્પ્લીફાયરને જોડી શકીએ છીએ મોટાભાગના એમ્પ્લીફાયર સર્કિટમાં યુનિટી ગેઇન એમ્પ્લીફાયરનો ઉપયોગ છેલ્લા તબક્કા તરીકે પણ થાય છે કારણ કે તે વોલ્ટેજ ફોલોઅર છે અને કોઈપણ લોડ સાથે કનેક્ટ કરી શકાય છે જે ઘણો કરંટ ખેંચશે પરંતુ ઇનપુટ ઉપર વોલ્ટેજ આઉટપુટ ઉપર સમાન હશે વોલ્ટેજ અનુસરશે જે પણ વોલ્ટેજ ઇનપુટ ઉપર છે તે આઉટપુટ ઉપર અનુસરશે તેથી આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજને અનુસરે છે તેથી જ તેને વોલ્ટેજ ફોલોઅર પણ કહેવામાં આવે છે ગેઇન 1 છે તેથી જ તેને યુનિટી ગેઇન એમ્પ્લીફાયર પણ કહેવામાં આવે છે તેથી આ ઓપરેશનલ એમ્પ્લીફાયરની લાક્ષણિકતાઓ છે ખાસ કરીને વોલ્ટેજ ફોલોઅર તરીકે આ રીતે આપણે વોલ્ટેજ ફોલોઅર તરીકે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ચાલો આગળ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જોઈએ તો આપણે ઓપ એમ્પનો ઉપયોગ કરીને ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરની સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી ઇન્વર્ટીંગ ક્લોઝ લૂપ ગોઠવણી માટે એક્સટર્નલ ઘટકો જેમ કે R1 અને R2 ક્લોઝ લૂપ બનાવે છે આ એક ક્લોઝ લૂપ બનાવે છે કારણ કે તમે અહીં RC ને ફીડ કરી રહ્યા છો અને ઇનપુટ સિગ્નલ ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપરથી લાગુ થાય છે તેથી આપણે ઇનવર્ટિંગ ટર્મિનલ ઉપર ઇનપુટ લાગુ કરી રહ્યા છીએ તેથી ત્રણ વસ્તુઓ આપણે એક્સટર્નલ ઘટકો R1 અને R2 ને સમજવી જોઈએ જે ક્લોઝ લૂપ બનાવે છે બીજું આઉટપુટ ઇનવર્ટીંગ ઇનપુટને પાછું આપવામાં આવે છે અને ત્રીજી એ છે કે ઇનવર્ટિંગ ટર્મિનલ ઉપર ઇનપુટ સિગ્નલ લાગુ પડે છે હવે સર્કિટમાં વર્ચ્યુઅલ શોર્ટ લાગુ કરવા માટે જરૂરી શરત નકારાત્મક ફીડબેક અને અનંત ઓપન લૂપ ગેઇન છે આ જરૂરિયાતો છે તે નથી તો જો ક્લોઝ લૂપ ગેઇન હોય તો શું તેથી ક્લોઝ લૂપ ગેઇન V એ Vo Vi જેટલું છે જે કંઈ નથી પરંતુ માઇનસ R2 R1 છે જો તમે અહીં જુઓ આ બિંદુએ તે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ હશે આપણે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડનો ખ્યાલ જોયો છે કારણ કે આ ટર્મિનલ ગ્રાઉન્ડેડ છે આપણું ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ છે તેથી જ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલનું બિંદુ પણ ગ્રાઉન્ડ તરીકે ગણવામાં આવશે તેથી જો આપણી પાસે R1 અવરોધ હોય અને જો આપણે વોલ્ટેજ V1 લાગુ કરીએ તો મારા R1 અવરોધમાંથી વહેતો કરંટ IV1 R1 કરંટ સિવાય બીજું કંઈ નહીં હોય એવી જ રીતે જો હું R2 દ્વારા વહેતા કરંટને માપવા માંગુ છું તો તે I2 સિવાય બીજું કંઈ નહીં હોય જે I1 ની બરાબર હોય જે V1 R1 ની બરાબર હોય તો આઉટપુટ વોલ્ટેજ શું સમાન હશે તે અહીં 0 છે અહીં વોલ્ટેજ 0 છે કારણ કે અહીં કંઈપણ વહેતું નથી કારણ કે તે અનંત ઇનપુટ ઈમ્પેડન્સ અથવા ખૂબ હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ છે અને તફાવત વોલ્ટેજ પણ 0 વોલ્ટ છે તેથી જો હું Vo માપવા માંગુ છું તો તે કંઈ નથી પરંતુ 0 V1R1R2 છે તો Vo શું હશે Vo બીજું કંઈ નહીં પણ માઇનસ R2 R1 હશે હવે જો તમે અનંત ડિફરન્સીયલ ગેઇન જોશો તો તે V2 V1 છે તે VoA સિવાય બીજું કંઈ નથી જે 0 સિવાય બીજું કંઈ નથી અનંત ડિફરન્સીયલ ગેઇન 0 હશે અનંત ડિફરન્સીયલ ગેઇનને કારણે મૂલ્ય 0 છે અને આપણે જાણીએ છીએ કે તેમાં અનંત ઇનપુટ અવરોધ છે તેનો અર્થ એ કે I1I2 0 છે પછી તમારી પાસે 0 આઉટપુટ ઈમ્પેડન્સ છે તેનો અર્થ આઉટપુટ વોલ્ટેજ છે તેથી વોલ્ટેજ ગેઇન શું છે નકારાત્મક ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ્સ આઉટ ઓફ ફેઝ છે આ બીજો ખ્યાલ છે અને આપણે આ ખ્યાલ જોયો છે જ્યારે તમે આઉટ ઓફ ફેઝ વિશે વાત કરો ત્યારે અમને જોવા દો કે આઉટ ઓફ ફેઝ કંઈ નથી પરંતુ જ્યારે આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર ઇનપુટ લાગુ કરીએ છીએ જે અહીં છે તે ઇન્વર્ટીંગ ટર્મિનલ ઇનપુટ ઉપર લાગુ થાય છે આઉટપુટ ગુણાકાર અથવા ઇનપુટનું એમ્પ્લીફાઇડ વર્ઝન હશે આઉટપુટ ઇનપુટનું એમ્પ્લીફાઇડ વર્ઝન હશે અને તે એમ્પ્લીફિકેશન R2 R1 ના મૂલ્ય ઉપર આધારિત છે પરંતુ ઇન્વર્ટીંગના કિસ્સામાં તે ફેઝમાં છે કે આઉટ ઓફ ફેઝમાં તમે જોશો કે આઉટપુટ એમ્પ્લીફાઇડ થશે પરંતુ આઉટ ઓફ ફેઝમાં હશે તે એમ્પ્લીફાઇડ કરવામાં આવશે પરંતુ સામાન્ય રીતે આઉટ ઓફ ફેઝ 180 ડિગ્રી હશે જો આ 0 ડિગ્રી છે તો તે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે તેથી તે અહીં લખ્યું છે કે ઇનપુટ સિગ્નલ્સ અને આઉટપુટ સિગ્નલ્સ આઉટ ઓફ ફેઝ છે આગામી ક્લોઝ લૂપ ગેઇન સંપૂર્ણપણે એક્સટર્નલ પેસિવ કમ્પોનન્ટ્સ ઉપર આધાર રાખે છે શા માટે કારણ કે આપણી પાસે R2 અને R1 છે તેથી આ એક્સટર્નલ પેસિવ કમ્પોનન્ટ છે R1 પ્રતિરોધક છે R2 પ્રતિરોધક છે આ એક્સટર્નલી ઓપ એમ્પ સાથે જોડાયેલા છે તેથી જ તેઓ એક્સટર્નલ પેસિવ કમ્પોનન્ટ્સ છે અને અમારો ગેઇન જો તમે આ એમ્પ્લીફાયર જોશો તો તે ક્લોઝ લૂપ ગોઠવણીમાં છે હવે ક્લોઝ લૂપ ગેઇન R2 અને R1 ની કિંમત ઉપર આધાર રાખે છે અને તેથી જ આપણે કહી શકીએ કે ક્લોઝ લૂપ ગેઇન સંપૂર્ણપણે એક્સટર્નલ પેસિવ કમ્પોનન્ટ્સ ઉપર આધારિત છે ક્લોઝ લૂપ એમ્પ્લીફાયર ટ્રેડ્સ ગેઇન ચોકસાઈ માટે છે તેનો અર્થ એ છે કે અહીં આપણી પાસે અત્યંત હાઈ ગેઇન નથી પણ આપણે ગેઇન બદલી શકીએ છીએ અને આપણી પાસે મર્યાદિત પરંતુ ચોક્કસ ક્લોઝ લૂપ ગેઇન હોઈ શકે છે તેથી ચોકસાઈ અહીં વધુ સારી છે પરંતુ અમારી પાસે મર્યાદિત ક્લોઝ લૂપ ગેઇન છે પરંતુ જો કોઈ ફીડબેક ન મળે તો તમને અનંત ગેઇન મળશે આ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે હાઈ ઇનપુટ ક્લોઝ લૂપ ઈમ્પેડન્સ માટે R1 હાઈ હોવું જોઈએ પરંતુ પૂરતું G પૂરું પાડવા માટે મર્યાદિત છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જો મારી પાસે Av છે તો અહીં શું R2R1બરાબર ગેઇન છે તે નથી અને જો હું આઉટપુટ વોલ્ટેજ કહું તો VoR2R1Vi છે હવે આપણે અહીં શું કહી રહ્યા છીએ તે હાઈ ઇનપુટ ક્લોઝ લૂપ ઈમ્પેડન્સ માટે આપણી પાસે શું હોવું જોઈએ અમારી પાસે R1 અત્યંત હાઈ હોવું જોઈએ તેથી જો R1 અત્યંત હાઈ હોય તો પછી શું થશે આઉટપુટ ઇનપુટ જેવું જ હશે ચાલો કહીએ કે R1 અનંત છે અથવા અનંતની નજીક છે આ R2R1Vi નું મૂલ્ય અત્યંત ઓછું હશે તેથી એવું લખવામાં આવ્યું છે કે તે પૂરતો ગેઇન આપવા માટે મર્યાદિત છે અમારે R1 ની ખૂબ હાઈ કિંમતનો ઉપયોગ કરવો પડશે પરંતુ અમારે એમ્પ્લીફાયરનો ફાયદો શું છે તે પણ સમજવું પડશે ઉદાહરણ તરીકે જો હું એમ્પ્લીફાયર માટે 100 નો ગેઇન મેળવવા માંગુ છું પછી મારી પાસે 100 ઓહ્મ તરીકે R2 હોવું જરૂરી છે અને R1 1 ઓહ્મ હોવું જોઈએ તેથી જો મારી પાસે R2 બરાબર 100K અને R1 બરાબર 1K છે તમે જુઓ કે તે આ ગેઇન દ્વારા મર્યાદિત છે પછી ભલે તે વધારે હાઈ હોય જો હું અહીં 10K જેવું મુકીશ તો ગેઇન 100 નહીં થાય ગેઇન 10 બની જશે કારણ કે ગેઇન કંઈ નથી પરંતુ R2R1 છે તેથી તે પૂરતો ગેઇન આપવા માટે મર્યાદિત છે આ એક ઉદાહરણ છે જે આપણે જોયું છે હવે સામાન્ય રીતે ઇન્વર્ટીંગ ગોઠવણી ઓછી ઇનપુટ ઈમ્પેડન્સથી બગડે છે કારણ કે તે R2R1 છે જે તમે અહીં જોઈ શકો છો જો હું 100 નો ગેઇન મેળવવા માંગુ છું જો R1 1K છે જો આપણે R2 ને 100 ની બરાબર પસંદ કરીએ 1K અત્યંત ઓછો છે પરંતુ વાસ્તવમાં આપણી પાસે R1 અથવા ઇનપુટ ઈમ્પેડન્સ અત્યંત હાઈ હોવો જોઈએ તેથી એમ્પ્લીફાયરના ઇન્વર્ટીંગ કિસ્સામાં લો ઇનપુટ ઈમ્પેડન્સ એક સમસ્યા છે અથવા અન્ય શબ્દોમાં ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર રૂઉપરેખાંકનથી બગડે છે જો ઓછો ઇનપુટ ઈમ્પેડન્સ હોય તો આઉટપુટ ઈમ્પેડન્સ 0 છે વોલ્ટેજ ગેઇન માઇનસ R2R1 સિવાય બીજું કંઈ નથી

ચાલો એક વધુ ઉદાહરણ જોઈએ તેથી ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરમાં મૂળ સર્કિટનો ગેઇન 40 dB દ્વારા વધારવાનો છે તો પ્રતિરોધકોના મૂલ્યો શોધો કારણ કે આપણને અવરોધના મૂલ્યો આપવામાં આવ્યા નથી હવે શું આપવામાં આવેલ છે આપણે ગેઇનને 40 dB અથવા 32 dB સુધી વધારવો પડશે તેથી પ્રતિરોધકોનું મૂલ્ય શું હશે તે સવાલ છે

હવે ચાલો એક સમિંગ એમ્પ્લીફાયરનું ઉદાહરણ જોઈએ તો સમિંગ એમ્પ્લીફાયર શું છે ચાલો સર્કિટ જોઈએ તેથી જ્યારે તમે સર્કિટ જુઓ છો તો તમને શું લાગે છે કે એક ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર વપરાય છે જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો તો તમે જોશો કે આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ અમારી પાસે ફીડબેક અવરોધ છે પરંતુ એક ઇનપુટ અવરોધને બદલે તમારી પાસે ત્રણ છે તમારી પાસે n ઇનપુટ અવરોધ હોઈ શકે છે તેથી n ઇનપુટ્સ અને આઉટપુટ તમામ ઇનપુટ્સનો સરવાળો હશે તો તમે તે કેવી રીતે કરી શકો છો અહીં લખેલું છે કે જો તમને આ સર્કિટ આપવામાં આવે પછી કિર્ચોફ કરંટ લોનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકીએ આપણે આ ત્રણ મૂલ્યો એટલે કે i1 i2 i3 શોધી શકીએ છીએ

તેનો અર્થ એ છે કે તે માત્ર સરવાળા પૂરો પાડતો નથી તે એમ્પ્લીફિકેશન પણ પ્રદાન કરે છે અને તેથી જ આપણે શું કહીએ છીએ કે આ એક સમિંગ એમ્પ્લીફાયર છે હવે અહીં તમે ખૂબ જ સરળતાથી જોઈ શકો છો કે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડનો કોન્સેપ્ટ અહીં દેખાશે અને અહીં આ કંઈ નથી પરંતુ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ છે ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજને 0 તરીકે પણ ગણવામાં આવે છે જે તમારું વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ છે

તેથી આ ખાસ મોડ્યુલમાં આપણે જે જોયું છે કે આપણે ઓપરેશન એમ્પ્લીફાયરનો ઉપયોગ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર તરીકે કરી શકીએ છીએ અને પછી આપણે કેટલીક સમસ્યાઓ હલ કરી છે પછી આપણે એ પણ જોયું છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર એ સમિંગ એમ્પ્લીફાયર તરીકે છે અને આપણે એક સમસ્યા જોઈ છે તે કેવી રીતે એડર તરીકે અથવા સમર અથવા સમિંગ એમ્પ્લીફાયર તરીકે વાપરી શકાય છે હવે આગામી મોડ્યુલમાં ચાલો આપણે જોઈએ કે કેવી રીતે ઓપરેશન એમ્પ્લીફાયરને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરી શકીએ ઓપ એમ્પનો ઉપયોગ ઇનવર્ટીંગ નોન ઇન્વર્ટીંગ ડિફરન્ટિએટર ઇન્ટિગ્રેટર સમર તરીકે થઈ શકે છે તેથી આપણે આગામી મોડ્યુલમાં થોડી અન્ય સર્કિટ જોઈશું ત્યાં સુધી તમે ફક્ત આ ચોક્કસ મોડ્યુલમાં જે શીખવવામાં આવે છે તે જુઓ અને હું તમને આગામી મોડ્યુલમાં જોઇશ બાય કાળજી લો